તો એન્જિનિયરિંગ ગણિત II પરના લેક્ચરમાં આપનું ફરીથી સ્વાગત છે અને આ લેક્ચર નંબર 48 છે જ્યાં હું તમને આંશિક વિકલિત સમીકરણો માટેની ટૂંકી રજૂઆત આપીશ કારણ કે આ લેક્ચર પછી બે લેક્ચર ફુરીયર ટ્રાન્સફોર્મ અને આંશિક વિકલિત સમીકરણો ની ઉપયોગિતા પર હશે તો આજે હું તમને આંશિક વિકલિત સમીકરણો રજૂ કરીશ મૂળભૂત રીતે ત્યાં ત્રણ પ્રકારનાં ડિફરન્સલ છે આવા ડિફરન્સલ સમીકરણો તે કહેવાતા લંબગોળ પેરાબોલિક અને હાયપરબોલિક છે અને પછીથી હું સમજાવીશ કે આ પ્રકારની આંશિક વિકલિત સમીકરણો દ્વારા સમજાવાયેલી સમસ્યાઓની વ્યાખ્યા માટે કયા પ્રકારની બાઉન્ડ્રી શરતો નો ઉપયોગ કરવામાં આવે છે તો ફરીથી ત્રણ પ્રકારની બાઉન્ડ્રી શરતો છે તો ડિરીક્લેટ ન્યુમેન અને રોબિનની બાઉન્ડ્રી શરતો Robins boundary conditions તો આંશિક વિકલિત સમીકરણો પર આવીએ છીએ તો સમીકરણો જેમાં કેટલાક સ્વતંત્ર ચલો અને આશ્રિત ચલ સમાવિષ્ટ છે તો ફક્ત યાદ કરીએ જ્યારે આપણે સામાન્ય વિકલિત સમીકરણ વિશે વાત કરીશું ત્યારે આપણી પાસે ફક્ત એક જ સ્વતંત્ર ચલ છે અને પછી જો ત્યાં એક સમીકરણ હોય ફક્ત એક આશ્રિત ચલ હોય અથવા સમીકરણો હોય તો સમીકરણોની સિસ્ટમ હોય તો ત્યાં વધુ આશ્રિત ચલો હશે તો અહીં PDE માં આપણી પાસે કેટલાક સ્વતંત્ર ચલો છે જો ત્યાં એક PDE હોય તો આપણી પાસે એક આશ્રિત ચલ છે અન્યથા આંશિક વિકલિત સમીકરણો ની સિસ્ટમ ના કિસ્સામાં કેટલાક આશ્રિત ચલો પણ હોઈ શકે છે તો અહીં અગત્યનો મુદ્દો જે સામાન્ય વિકલિત સમીકરણ થી અલગ છે તે કેટલાક સ્વતંત્ર ચલો છે કારણ કે હવે આપણે પાર્શલ ડેરિવેટિવ્ઝ વિશે વાત કરીશું વધુ સ્વતંત્ર ચલો ને કારણે હવે સામાન્ય ડેરિવેટિવ રહ્યો નથી તો અહીં આ એક સમીકરણ છે જેમાં કેટલાક સ્વતંત્ર ચલો અને આશ્રિત ચલ શામેલ છે અને અલબત્ત તેના પાર્શલ ડેરિવેટિવ્ઝ તો આવા સમીકરણ જ્યાં આપણને આ x y z t વચ્ચેનો સંબંધ છે દાખલા તરીકે તે સ્વતંત્ર ચલો છે તો આપણી પાસે કેટલાક સ્વતંત્ર ચલો છે અને u અહીં આશ્રિત ચલ છે તો આપણી પાસે તેમના પાર્શલ ડેરિવેટિવ્ઝ છે પહેલા ઓર્ડર ના પાર્શલ ડેરિવેટિવ્ઝ અને પછી આપણી પાસે બીજા ઓર્ડર ના પાર્શલ ડેરિવેટિવ્ઝ છે અને તેવી રીતે આગળ અને તે પણ અલબત્ત u પર આધાર રાખી શકે તો આવા સંબંધને આંશિક વિકલિત સમીકરણ કહેવામાં આવે છે અને આંશિક વિકલિત સમીકરણ નો અહીંનો ઓર્ડર એ સમીકરણમાં આવતાં ઉચ્ચત્વ ડેરિવેટિવ નો ઓર્ડર છે તો ઉદાહરણ તરીકે જો સમીકરણમાં જો ઉચ્ચત્વ ડેરિવેટિવ નો ઓર્ડર 3 હોય તો આપણે આંશિક વિકલિત સમીકરણ નો ઓર્ડર 3 તરીકે કહીએ છીએ તો સામાન્ય બીજા ઓર્ડર માં આંશિક વિકલિત સમીકરણ આ રીતે લખી શકાય છે અહીં આપણી પાસે કોઇ A અને પછી તે બીજા ઓર્ડર નો પાર્શલ ડેરિવેટિવ છે પછી B મિશ્રિત પાર્શલ ડેરિવેટિવ અને પછી અહીં C વખત તો C સાથે આપણી પાસે y ના સંદર્ભ સાથે પાર્શલ ડેરિવેટિવ્ઝ છે તો આ અહીં કેટલાક ગુણાંક છે A B અને C ત્યાં નીચલા ઓર્ડર વાળા અન્ય બધા પદ આ ફંક્શન F માં જોડાઈ છે અને જમણી બાજુ 0 છે તો જો આ ગુણાંક અહીં A B C x અને y ના ફંક્શન્સ છે અને આ F અહીં એક રેખીય ફંક્શન છે જેનો અર્થ છે એકંદરે આખું સમીકરણ રેખીય છે કારણ કે જો આ A B અને C રેખીય હોય અને x y z ના ફંક્શન્સ તો આપણી પાસે u માં રેખીય પદ છે અને જો આ ફંક્શન F એ પણ રેખીય છે જેનો અર્થ અહીં પણ u દેખાય છે અથવા 𝜕y અથવા 𝜕x પણ આ અભિવ્યક્તિમાં કોઈ ગુણાકાર દેખાતો નથી તો આ u માં રેખીય સમીકરણ છે તો જો A B અને C એ x અને y ના ફંક્શન્સ છે અને આ F રેખીય છે તો આપણે આ સમીકરણને રેખીય આંશિક વિકલિત સમીકરણ કહીએ છીએ તો પછી બીજા ઓર્ડર માં સામાન્ય રેખીય આંશિક વિકલિત સમીકરણ આ સ્વરૂપે લખી શકાય છે જ્યાં ABCDEF અને G તે કોન્સ્ટંટ છે કાં તો કોન્સ્ટંટ અથવા x અને y ના ફંક્શન્સ તેઓ u પર આશ્રિત નથી તો પછી આપણી પાસે આ u માં ફક્ત રેખીય અભિવ્યક્તિ છે ત્યાં u ની કોઈ ઉપજ નથી અને તેના ડેરિવેટિવ્ઝ આખા સમીકરણમાં દેખાય છે તો આ PDEનું વર્ગીકરણ આ સ્વરૂપે દ્વિઘાત સમીકરણના વર્ગીકરણ દ્વારા પ્રેરિત છે જે ફરીથી આ સમીકરણ સાથે સમાન છે તો અહીં આપણી પાસે A છે પછી આ સમીકરણમાં આપણી પાસે બીજા ઓર્ડર નું ડેરિવેટિવ હતું પરંતુ હવે આપણી પાસે અહીં x2 પદ છે એ જ રીતે આપણી પાસે મિશ્ર ઓર્ડર નું ડેરિવેટિવ છે પછી આપણી પાસે B સાથે આ ઉપજ xy છે અને પછી y ના સંદર્ભમાં બીજા ઓર્ડર ના ડેરિવેટિવ સાથે C છે તો આપણી પાસે અહીં પણ C અને આ y2 છે પછી આપણી પાસે આ D અને B2 4AC છે તો જો આ B2 4AC નકારાત્મક છે તો આવા દ્વિઘાત સમીકરણને લંબગોળ કહેવામાં આવે છે અને જો તે 0 હોય તો આવા દ્વિઘાત સમીકરણને પેરાબોલિક કહેવામાં આવે છે અથવા તે એક પેરાબોલા ને રજૂ કરે છે અને પછી જો B2 4AC સકારાત્મક છે તો તે એક હાયપરબોલા ને રજૂ કરે છે તો આ સમીકરણને હાયપરબોલિક કહેવામાં આવે છે તો આપણી પાસે બરાબર એ જ વર્ગીકરણ છે તો આ યાદ રાખવું ફરી સરળ છે કે જો આપણે આ દ્વિઘાત સમીકરણ સાથે સાંકળીએ અને આ બીજા ઓર્ડર ના આંશિક વિકલિત સમીકરણ નું વર્ગીકરણ બરાબર આ પરિભાષા પર આધારિત છે તેનો અર્થ એ છે કે બીજો ઓર્ડર આ રેખીય ડિફરન્સલ સમીકરણ નકારાત્મક છે જો આ B2 4AC નકારાત્મક છે તો આ આંશિક વિકલિત સમીકરણ ને લંબગોળ આંશિક વિકલિત સમીકરણ કહેવામાં આવે છે અને જો આ B2 4AC 0 છે તો તેને પેરાબોલિક આંશિક વિકલિત સમીકરણ કહેવામાં આવે છે એ જ રીતે જો આ B2 4AC સકારાત્મક છે તો આ સમીકરણને હાયપરબોલિક આંશિક વિકલિત સમીકરણ કહેવામાં આવે છે તો આ વર્ગીકરણ છે અને ખરેખર આપણે વિગતવાર જઈએ છીએ તો આ વર્ગીકરણના આધારે આ બધા લંબગોળ PDE તેમને સમાન ગુણધર્મો છે તેવી જ રીતે હાયપરબોલિક PDE અને પેરાબોલિક PDE તેઓને ઘણા સામાન્ય ગુણધર્મો છે અને તેથી તેઓ આ વર્ગોમાંના એક આવે છે તો ઉદાહરણ પર આવીએ પ્રથમ ઉદાહરણ જે આપણે અહીં જણાવી રહ્યા છીએ તે છે લાપ્લાસ અથવા પોઇસન સમીકરણ તો આ સમીકરણને લાપ્લાસ સમીકરણ કહેવામાં આવે છે જ્યાં આપણી પાસે x ના સંદર્ભમાં પ્રથમ ઓર્ડર ડેરિવેટિવ છે માફ કરશો બીજા ઓર્ડર માં x ના સંદર્ભમાં ડેરિવેટિવ થાય છે અને અહીં y ના સંદર્ભમાં બીજા ઓર્ડર માં ડેરિવેટિવ થાય છે જે 0 સાથે જોડાયેલ છે તો આ છે લાપ્લાસ નું સમીકરણ કેટલીકવાર આ લાપ્લાસ ઓપરેટર ની દ્રષ્ટિએ આ વ્યાખ્યા કરવામાં આવે છે લાપ્લાસ u બરાબર 0 તો આ કહેવાતા લાપ્લાસ સમીકરણ છે અને જ્યારે આ જમણી બાજુ 0 ન હોય ત્યારે આ સહેજ બદલાતું સમીકરણ છે તે કેટલાક આ x અને y ના ફંક્શન છે પછી આ સમીકરણને પોઇસન સમીકરણ કહેવામાં આવે છે તો આ વધુ સામાન્ય સમીકરણ છે અને જો આપણે આ ƒxy ને 0 થી સેટ કરીએ તો પછી આ લાપ્લાસ સમીકરણ બને છે તો જો આપણે આ સમીકરણની સરખામણી સામાન્ય સ્વરૂપ સાથે કરીએ જે આપણે પહેલાની સ્લાઇડમાં A સાથે લખ્યું છે જે બીજા ઓર્ડર ના ડેરિવેટિવ પદનો ગુણાંક હતો તો B મિશ્રિત સાથે હતું અને C બીજા ઓર્ડર ના ડેરિવેટિવ સાથે બીજા વેરિયેબલ સાથે હતું તો અહીં પણ જો આપણે આની તુલના કરીએ તો આ A અહીં સ્થિત છે ત્યાં કોઈ B નથી કારણ કે મિશ્રિત ઓર્ડર જોડીનું ડેરિવેટિવ ત્યાં નથી અને પછી આપણી પાસે ફરીથી C પણ 1 છે તો જો આપણે આ B2 4AC ની ગણતરી કરીએ તો આ સંખ્યા −4 તરીકે નકારાત્મક રહેશે તો આ લંબગોળ સમીકરણ છે તો આ વર્ગીકરણના આધારે આપણે ફક્ત આ ગુણાંક A B C તરફ ધ્યાન આપવું પડશે અને પછી આપણે આ વિવેચન ની ગણતરી કરી શકીએ તેના આધારે આપણે સમીકરણનું વર્ગીકરણ કરી શકીએ છીએ તો આ લંબગોળ સમીકરણ અથવા લંબગોળ સમીકરણનું લાક્ષણિક ઉદાહરણ છે તો આ બંને સમીકરણો લાપ્લાસ અથવા પોઇસન લંબગોળ છે તેમાં કેટલીક ઉપયોગિતા છે દાખલા તરીકે સ્થિર અવસ્થા ઉષ્મા વહન પ્રશ્ન અથવા આદર્શ પ્રવાહીનો પરિભ્રમણ રહિત પ્રવાહ પછી ઇલેક્ટ્રિક અને ચુંબકીય ક્ષમતા નું વિતરણ ગુરુત્વાકર્ષણ ક્ષમતા નું વિતરણ વગેરે તો તેની કેટલીક ઉપયોગિતા આ સ્થિર અવસ્થા ઉષ્મા વહન સમીકરણ થી શરૂ કરીને ગુરુત્વાકર્ષણ ક્ષમતા નું વિતરણ વગેરે સુધી છે બીજું ઉદાહરણ છે જે ઉષ્મા વહન અથવા પ્રસાર સમીકરણ છે આ તે છે જે આપણે અહીં એક પરિમાણમાં કહી રહ્યા છીએ તો આ 𝜕u𝜕tα𝜕2u𝜕x2 છે α કોઈ કોન્સ્ટંટ છે જે ભૌતિક ગુણધર્મો અથવા પદ્ધતિ પર આધારિત છે તો અહીં આપણી પાસે x2 સંદર્ભમાં પાર્શલ ડેરિવેટિવ છે તો જો આપણે દાખલા તરીકે લખીએ આ સમીકરણ બે પરિમાણોમાં આ 𝜕u𝜕tα𝜕2u𝜕x2𝜕2u𝜕x2 નું સ્વરૂપ લે છે તો આ દ્વિ પરિમાણીય ઉષ્મા વહન સમીકરણ છે અને આ બરાબર સ્થિર અવસ્થા ઉષ્મા વહન સમીકરણ છે જેનો અર્થ છે કે સમયના સંદર્ભે કોઈ ફેરફાર નથી તેનો અર્થ એ કે 𝜕u𝜕t0 તે કિસ્સામાં આ સમીકરણને લાપ્લાસ સમીકરણ અથવા સ્થિર અવસ્થા ઉષ્મા વહન સમીકરણ કહેવામાં આવે છે જે આપણે પહેલાની સ્લાઇડમાં સમજાવ્યું છે તો અહીં આપણે એક પરિમાણીય ઉષ્મા વહન સમીકરણ પર વિચારણા કરી રહ્યા છીએ અને જો આપણે સ્પષ્ટતા પર જવું હોય વર્ગીકરણ તો આપણે તેને ફરીથી સામાન્ય સ્વરૂપ સાથે તુલના કરીએ છીએ તો આ કિસ્સામાં આ A α હશે B અને C માટે કોઈ વધુ પદ નથી તો B અને C 0 હશે અને હવે આપણે આ B2 4AC ગણીશું તો C 0 છે અને B 0 છે તો B2 4AC 0 હશે તો તેનો અર્થ એ કે આ સમીકરણ આ વિવેચન ને કારણે પેરાબોલિક સમીકરણ છે અહીં તે 0 છે તો આ સમીકરણ પેરાબોલિક સમીકરણના વર્ગમાં આવે છે તેમાં અલબત્ત કેટલીક ઉપિયોગિતા છે અને એક સૌથી અગત્યની લોકપ્રિય એ એક ઘનમાં ઉષ્માનું વહન તો જો આપણી પાસે હમણાં પૂરતું હોય તો આ ઉષ્ણતાના સમીકરણ ની મદદથી આ ઘન સળિયો અને એ સળિયામાં ઉષ્માનું વહનની પ્રતિકૃતિ કરી શકાય છે તો આ ભૌતિક ગુણધર્મ અને વગેરે આ α ના સંદર્ભમાં બનાવવામાં આવશે અને તે તરલ ગતિશાસ્ત્રમાં પણ લાગુ પડે છે ઉદાહરણ તરીકે આ વાર્ટિસીટી પ્રસરણ વગેરે સારું તો આ એક પેરાબોલિક સમીકરણનું ઉદાહરણ છે અને આ આ ઉષ્મા વહન નું જાણીતું સમીકરણ છે હવે આપણી પાસે આ ત્રીજું ઉદાહરણ તરંગ સમીકરણ નું છે જે ફરીથી એક પરિમાણમાં છે આપણે અહીં લખી રહ્યા છીએ 𝜕2u𝜕t2𝜆2 𝜕2u𝜕x2 અને જો આપણે આને સામાન્ય સ્વરૂપ સાથે સરખાવીએ છીએ તો આ A𝜆2 B0 અને C−1 મળે છે તો જો આપણે આ B2 4AC ની ગણતરી કરીએ જે અહીં 4𝜆2 આવે છે તો આ સકારાત્મક છે તો આ પદ હકારાત્મક છે આ વિવેચન B2 4AC છે અને તો આ સમીકરણ આ હાયપરબોલિક સમીકરણની શ્રેણીમાં આવે છે તો આ આપેલ PDE હાયપરબોલિક છે આ સમીકરણ માટેની ઉપયોગિતા સૌથી મહત્વપૂર્ણ આ દોરીમાં આ ટ્રાંસવર્સ કંપન છે તો જો આપણી પાસે આ બે સ્થળોએ દોરી હમણાં પૂરતી નિર્ધારિત છે અને પછી આપણે આ દિશામાં આની થોડી હિલચાલ શરૂ કરીશું તો મૂળ શરતમાંથી આ ડિસ્પ્લેસમેન્ટ ને કહેવાતા તરંગ સમીકરણ ની મદદથી પ્રતિકૃતિ કરી શકાય છે તો અહીં તેની પાસે તરંગ સંબંધિત ઘણી ઉપયોગિતા છે ઉદાહરણ તરીકે ધ્વનિ તરંગ ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગ સ્થિતિસ્થાપક તરંગ વગેરે નો પ્રસાર જેની આ તરંગ સમીકરણ નો ઉપયોગ કરીને પ્રતિકૃતિ કરી શકાય છે તો હવે આપણે પ્રારંભિક અને બાઉન્ડ્રી શરતો વિશે ચર્ચા કરીશું કારણ કે તેમાંથી કેટલાક હવે આવતા બે લેક્ચરમાં ઉપયોગમાં લેવામાં આવશે જ્યાં આપણે ફુરીયર ટ્રાન્સફોર્મ ની સહાયથી આવા ડિફરન્સલ સમીકરણો કેવી રીતે હલ કરવા તે અંગે ચર્ચા કરીશું તો પ્રારંભિક અને બાઉન્ડ્રી શરતો હંમેશાં આંશિક વિકલિત સમીકરણો સાથે સંકળાયેલી હોય છે જે આપણે હમણાં કહ્યું છે અને પછી આ શરતો કહેવાતા પ્રારંભિક અને બાઉન્ડ્રી શરતો છે અને આ PDE નો અનન્ય હલ મેળવવા માટે તે સ્પષ્ટ થવી આવશ્યક છે કારણ કે જો આપણે ફક્ત PDE આપીએ તો દાખલા તરીકે આપણે સામાન્ય હલ શોધી શકીએ પરંતુ તે અનન્ય હલ નહીં થાય કારણ કે વાસ્તવિકતામાં ઉપિયોગિતામાં જ્યારે આપણે સમીકરણ બનાવીએ છીએ ત્યારે આપણી રુચિ એ સમસ્યાનું અનન્ય હલ મેળવવાનું છે તો દાખલા તરીકે જો આપણી પાસે આ સમીકરણ છે લાપ્લાસ સમીકરણ સંભવિત ઉકેલો આ uxy x2 y2 બરાબર છે અને જ્યારે આપણે આ સમીકરણમાં જોડીએ છીએ ત્યારે આ ફંક્શન આપેલ ડિફરન્સલ સમીકરણ ને સંતોષશે ઉપરાંત uxyexcosy આપેલ ડિફરન્સલ સમીકરણ ને પણ સંતોષશે અને uxyln આ ફંક્શન પણ આપેલ ડિફરન્સલ સમીકરણ ને સંતોષશે તો અહીં આપણી પાસે કેટલાક ફંક્શન્સ છે જે આપેલ ડિફરન્સલ સમીકરણ ને સંતોષી શકે છે તો પછી આ આપેલ ડિફરન્સલ સમીકરણ નું હલ કયું છે તો ઉકેલમાં કોઈ વિશિષ્ટતા નથી તો આપણે આ સમસ્યાનો અનન્ય હલ મેળવવા માટે આ આંશિક વિકલિત સમીકરણ સાથે કેટલીક વધારાની શરતોનો ઉલ્લેખ કરવો પડશે અને તે પછીથી જ આપણે તે અનન્ય હલ વિશે ચર્ચા કરી શકીશું તો ત્યાં બે પ્રકારની શરતો છે જે આવા આંશિક વિકલિત સમીકરણો સાથે સૂચવવામાં આવે છે એક કરતાં વધુ બિંદુઓ પર સૂચવવામાં આવેલી શરતોને સામાન્ય રીતે બાઉન્ડ્રી શરતો કહેવામાં આવે છે અને બીજી બાજુ એક જ બિંદુ પર નિર્દિષ્ટ થયેલ શરતોને પ્રારંભિક શરતો કહેવામાં આવે છે તો ચાલો હું અહીં થોડું વધુ સમજાવું તો દાખલા તરીકે આપણી પાસે આશ્રિત ચલ u છે જે x અને t પર આધારિત છે અને x એ સ્પેસ વેરિયેબલ છે ઉદાહરણ તરીકે જો આ u નક્કર સળિયામાં તાપમાનને વ્યાખ્યાયિત કરે છે તો x એ તે સ્થાન છે જ્યાં આપણને આ તાપમાન મેળવવામાં રસ છે તો ઉદાહરણ તરીકે આ શરત x છે તો અહીં આ x એક સ્પેસ વેરિયેબલ છે અને t એ સમયનો વેરિયેબલ છે કારણ કે સમયના સંદર્ભમાં ત્યાંનું તાપમાન બદલાય છે તો આપણી પાસે ત્યાં બે વેરિયેબલ્સ છે એક તે સ્થિતિ છે જે અહીંથી અહીં છે આ ઘન પર કોઈ બિંદુ હોઈ શકે છે અને પછી t તે સમય છે જે 0 થી ∞ માં ફરે છે તો ત્યાં બે પ્રકારની શરતો છે પ્રારંભિક અને આ બાઉન્ડ્રી શરતો સૂચવવામાં આવે છે અહીં પ્રારંભિક શરતનો અર્થ મૂળભૂત રીતે સમય સાથે કરવામાં આવે છે તેનો અર્થ એ કે તમારે 0 પર સૂચવવું આવશ્યક છે અથવા કેટલાક કિસ્સાઓમાં જ્યારે આવા વેરિયેબલ સમયના સંદર્ભમાં ત્યાં બીજા ઓર્ડર માં દેખાય છે તો પછી શરૂઆતમાં આપણી પાસે બે શરતો હોવી જોઈએ તેનો અર્થ એ કે એક ux0 જેવો હશે બીજો એક આ t0 પર ફરીથી ડેરિવેટિવ શરત હશે તો t0 પર એક જ બિંદુએ જો ત્યાં ડિફરન્સલ સમીકરણ ના ઓર્ડર ના આધારે ઘણી શરતો હોઈ જે સૂચવવામાં આવી શકે છે પરંતુ આને સામાન્ય રીતે પ્રારંભિક શરત કહેવામાં આવે છે તો પ્રારંભિક સમયે આપણે શરીરના તાપમાનની રૂપરેખા સૂચવી છે તો બીજી શરતો જેને આપણે બાઉન્ડ્રી શરતો કહીએ છીએ તે સ્પેસ વેરિયેબલ ના સંદર્ભમાં સૂચવવામાં આવશે તો અહીં આપણી પાસે આ x છે દાખલા તરીકે આપણે આને xa થી xb અથવા x0 થી xa પર નામ આપતા હોઈએ છીએ પછી શરત u બધા સમયે 0 પર સૂચવવું આવશ્યક છે અને u બધા સમયે બીજા છેડે સૂચવવું આવશ્યક છે તો અહીં વિવિધ પ્રકારની બાઉન્ડ્રી શરતો શક્ય છે કાં તો સીધા આ આશ્રિત ચલ નું મૂલ્ય આપવામાં આવે છે અથવા કેટલાક અન્ય સ્વરૂપોમાં કે જેની આપણે આગળની સ્લાઇડ્સમાં ચર્ચા કરીશું પરંતુ જ્યાં સુધી પ્રારંભિક શરતોની ચર્ચા કરવામાં આવી છે તો તે આ 0 બિંદુ પર સૂચવવામાં આવશે પરંતુ અહીં આપણી પાસે એક અલગ બિંદુ છે 0 પર તે સૂચવવામાં આવે છે અને ફરીથી a પર સૂચવવામાં આવે છે તો આ આપેલ સળિયાની બે બાઉન્ડ્રીઝ છે પછી આને બાઉન્ડ્રી શરતો કહેવામાં આવે છે અને જ્યારે શરતો એક બિંદુ પર સૂચવવામાં આવે છે ત્યારે આપણે તેમને પ્રારંભિક શરતો કહીએ છીએ તો સામાન્ય રીતે આ બાઉન્ડ્રી શરતો ને ત્રણ વર્ગમાં વહેંચવામાં આવે છે અને આપણે અહીં ઉષ્ણતાના સમીકરણ ની મદદથી પ્રથમ ધ્યાનમાં લઈશું તો આપણે ઉષ્ણતાના સમીકરણ નો ઉપયોગ કરીને આ ત્રણેય પ્રકારની બાઉન્ડ્રી શરતો નું નિદર્શન કરીશું પરંતુ આ વિચાર તરંગ સમીકરણ પર લાગુ થઈ શકે છે ઉદાહરણ તરીકે અથવા સ્થિર અવસ્થા ઉષ્ણતાના સમીકરણ અથવા લાપ્લાસ સમીકરણ તો આપણે આ ઉષ્ણતાના સમીકરણ 𝜕u𝜕tα𝜕2u𝜕x2 ને ધ્યાનમાં લઈએ છીએ તો અહીં આપણી પાસે x માં બીજાં ઓર્ડર નો ડેરિવેટિવ છે તો x ના સંદર્ભે આપણને બે શરતોની જરૂર છે એટલે કે બે બાઉન્ડ્રી શરતો ની જરૂર છે અને આપણી પાસે અહીં 𝜕u𝜕t છે પછી આપણને એક પ્રારંભિક શરતની જરૂર છે તો દાખલા તરીકે તરંગ સમીકરણ માં આપણી પાસે 𝜕u𝜕tα𝜕2u𝜕x2 હશે તો તે કિસ્સામાં આપણને અહીં બે પ્રારંભિક શરતોની જરૂર છે અને આપણને ફરીથી બે બાઉન્ડ્રી શરતો ની જરૂર છે તો આ ડેરિવેટિવ ના આધારે ડેરિવેટિવ ના ઓર્ડર માં આપણે અનન્ય હલ મેળવવા માટે બાઉન્ડ્રી શરતો લખી છે તો પ્રથમ પ્રકારની શરતો કે જેની આપણે અહીં ચર્ચા કરીશું તે કહેવાતી ડિરીક્લેટની શરતો Dirichlet's conditions છે અને આ શરતોને પ્રથમ પ્રકારની બાઉન્ડ્રી શરતો પણ કહેવામાં આવે છે તો આશ્રિત ચલ ના મૂલ્યો જે અજ્ઞાત છે તો આપણા કિસ્સામાં u અજ્ઞાત વેરિયેબલ છે અને આ u બે વેરિયેબલ્સ પર x અને t પર આધારિત છે તો u અહીં અજ્ઞાત છે તો જો આશ્રિત ચલ નું મૂલ્ય આપવામાં આવે છે તો જો આપણી પાસે કેવા પ્રકારની બાઉન્ડ્રી છે તેના આધારે જો આશ્રિત ચલ નું મૂલ્ય બાઉન્ડ્રી પર આપવામાં આવે છે જો આપણે એક પરિમાણ વિશે વાત કરી રહ્યા છીએ તો આપણી પાસે ફક્ત ઉદાહરણ તરીકે પરિસ્થિતિ જ્યાં આપેલ પદાર્થ આપેલ સળિયો અથવા જે પણ આપેલ દોરી તે x ની દિશામાં છે દાખલા તરીકે તો આપણે આને ફક્ત એક જ દિશામાં વર્ણવી શકીએ તો પછી આપણી પાસે આ સળિયાની આ બે બાઉન્ડ્રીઝ ચોક્કસપણે હશે દાખલા તરીકે તો હવે આપણે આશ્રિત ચલ ની કિંમત લખીશું તેનો અર્થ એ કે u અહીં શું છે અને u ત્યાં શું છે તેનો અર્થ એ કે આશ્રિત ચલ નું સીધું મૂલ્ય બાઉન્ડ્રીઝ પર જાણીતું છે બાઉન્ડ્રીઝ પર આપવામાં આવે છે પછી આપણે આવી શરતોને ડિરીક્લેટની શરત Dirichlet's condition કહીએ છીએ તો u ને કેટલાક મૂલ્ય તરીકે આપવામાં આવે છે તે સમયનું ફંક્શન હોઈ શકે છે તે કોન્સ્ટંટ હોઈ શકે છે પરંતુ u સૂચવવામાં આવે છે અહીં અગત્યનું એ છે કે u x0 પર સૂચવેલ છે તો એક બાઉન્ડ્રી પર જો આપણે હમણાં પૂરતું આ x થી b પર વિસ્તાર લઈ રહ્યા છીએ તો 0 અને બધા સમય માટે કારણ કે હવે આ સમય પર પણ આશ્રિત છે તે કોન્સ્ટંટ હોઈ શકે છે તો બધા સમય માટે પછી આ u ને આ બાઉન્ડ્રી x0 પર સૂચવવું આવશ્યક છે અને આ uT સૂચવવામાં આવે છે xb પર તો એક છેડે આપણી પાસે કંઈક નિશ્ચિત મૂલ્ય છે અને બીજા છેડે મૂલ્ય દાખલા તરીકે સમય t નાં સંદર્ભે છે તો આ શક્યતાઓ છે પરંતુ બંને કિસ્સામાં u બંને છેડે સૂચવવામાં આવે છે જો કે એક છેડે તે સમયના ફંક્શન તરીકે આપવામાં આવે છે અને બીજા છેડે આને કોન્સ્ટંટ મૂલ્ય તરીકે સૂચવવામાં આવે છે પરંતુ બંને છેડે આશ્રિત ચલ નું સીધું મૂલ્ય જાણીતું છે અને આવા પ્રકારની બાઉન્ડ્રી શરતો ને ડિરીક્લેટ બાઉન્ડ્રી શરતો કહેવામાં આવે છે તો ફક્ત ફરી વર્ણન કરવા માટે તો દાખલા તરીકે આપણી પાસે આ સળિયો અહીં x0 થી xb સુધી છે અને જ્યાં આપણે ઉદાહરણ તરીકે તાપમાન શોધી રહ્યા છીએ જો તમે આ ઉષ્ણતા વહન સમીકરણ વિશે વાત કરી રહ્યા છો તો આપણી પાસે આ x0 થી xb સુધીનો સળિયો છે અને આપણી રુચિ આપેલ સળિયામાં અહીં આપેલ શરતો સાથે તાપમાન શોધવાની છે અને આ દિશામાં આપણી પાસે સમય છે તો સમયના સંદર્ભમાં આ તાપમાનનું વિતરણ બદલાશે અને પછી આ બાઉન્ડ્રી શરતો અનુસાર આપેલ છે કે x0 પર આપણને u સમયના ફંક્શન તરીકે અને xb પર u કોન્સ્ટંટ કિંમત તરીકે સૂચવવામાં આવે છે તો આ સમય દરમ્યાન તો અહીં સમય બદલાય છે પરંતુ આ સળિયાના આ અંતે અહીં u હંમેશા નિશ્ચિત હોય છે અને આ અંતમાં u સમયના ફંક્શન તરીકે આપવામાં આવે છે તો આ પરિસ્થિતિ છે કે આ ડિરીક્લેટ બાઉન્ડ્રી શરત માટે કે આશ્રિત ચલ નુ અથવા અજ્ઞાતનું સીધું મૂલ્ય બંને છેડે સમગ્ર સમય દરમિયાન x0 પર અને xb પર સૂચવવામાં આવે છે આપણે આ ઉષ્ણતાના સમીકરણ ની મદદથી હવે પછીની પરિસ્થિતિ સમજાવીશું અને આ બાઉન્ડ્રી શરતો ને ન્યુમેન બાઉન્ડ્રી શરતો અથવા બીજી પ્રકારની બાઉન્ડ્રી શરતો કહેવામાં આવે છે આશ્રિત ચલ નું ડેરિવેટિવ જાણીતું છે હવે આશ્રિત ચલ સીધા બાઉન્ડ્રીઝ પર જાણીતા નથી પરંતુ તેના ડેરિવેટિવ જાણીતા છે તો આ કહેવાતી ન્યુમેન બાઉન્ડ્રી શરત છે જ્યાં ડેરિવેટિવ માહિતી સીધી આશ્રિત ચલ ની માહિતી નથી તો જો ડેરિવેટિવ ને કોન્સ્ટંટ અથવા ફરીથી સ્વતંત્ર ચલ ના ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે સમય તો પરિસ્થિતિ પાર્શલ ડેરિવેટિવ જેવી થઈ શકે જેને x ના સંદર્ભે 0 તરીકે આપવામાં આવે છે તે xb પર 0 સેટ થયેલ છે અને ફરીથી બધા સમય માટે તો આનું કારણ છે કે ડેરિવેટિવ માહિતી જાણીતી છે અને આપણે તેને ન્યુમેન બાઉન્ડ્રી શરત તરીકે ઓળખીએ છીએ એક છેડે આપણી પાસે આ ન્યુમેન બાઉન્ડ્રી શરત છે ઉદાહરણ તરીકે x0 પર હજુ આપણી પાસે ડિરીક્લેટ બાઉન્ડ્રી શરત હોઈ શકે છે તો આ ઉદાહરણમાં અહીં આ છેડે x0 આપણી પાસે ડિરીક્લેટ બાઉન્ડ્રી શરત છે અને બીજા છેડે આપણી પાસે 𝜕u𝜕x0 છે તો 𝜕u𝜕x દ્વારા આપણો અર્થ શું છે આ x ની દિશામાં u બદલાતો નથી તેનો અર્થ એ કે અહીં સંપૂર્ણ ઇન્સ્યુલેશન છે આ બાઉન્ડ્રી પર કોઈ ખોટ નથી xb ની બાઉન્ડ્રી પર ઉષ્માનું કોઈ નુકસાન નથી કારણ કે x ની આ દિશામાં 𝜕u𝜕x પ્રવાહ છે તે 0 હશે તો આ પરિસ્થિતિ આની જેમ છે અને સંપૂર્ણ ઇન્સ્યુલેશન પર રાખવામાં આવે છે અને આ છેડે આપણે તાપમાન આપ્યું છે જે સમયના સંદર્ભમાં ફરે છે અને પછી આપણી રુચિ એ છે કે આ સળિયામાં સમયના સંદર્ભે તાપમાન શું છે જે x0 થી b છે તો અહીં આપણી પાસે આ ડિરીક્લેટ એક છેડે અને બીજા છેડે ન્યુમેન બાઉન્ડ્રી શરતો છે ત્રીજી પ્રકારની બાઉન્ડ્રી શરતો જેની આપણે અહીં ચર્ચા કરીશું તેને રોબિનની શરતો Robins conditions અથવા ત્રીજી પ્રકારની બાઉન્ડ્રી શરતો કહેવામાં આવે છે આશ્રિત ચલ નું ડેરિવેટિવ આ કિસ્સામાં આશ્રિત ચલ ના ફંક્શન તરીકે ઓળખાય છે તો જો આપણે ઉદાહરણ તરીકે આ માહિતીને ધ્યાનમાં લઈએ તો 𝜕u𝜕x hu−T તરીકે આપવામાં આવે છે તો અહીં આશ્રિત ચલ નું ડેરિવેટિવ એ ફરીથી આશ્રિત ચલ નું ફંક્શન છે તો આવી બાઉન્ડ્રી શરતો રોબિનની બાઉન્ડ્રી શરતો કહેવામાં આવે છે અને તે વારંવાર ઉપિયોગિતામાં દેખાય છે બીજા છેડે દાખલા તરીકે x0 પર આપણે હજી પણ ડિરીક્લેટ બાઉન્ડ્રી શરત રાખી રહ્યા છીએ તો આ કિસ્સામાં શરત હવે પ્રતિકૃતિ દૃષ્ટિકોણથી હોઈ શકે છે x0 એ અંત છે જ્યાં આપણી પાસે ડિરીક્લેટ બાઉન્ડ્રી શરત છે બીજી બાજુ xb પર આપણી પાસે કહેવાતી આ રોબિનની બાઉન્ડ્રી શરતો છે અને અહીં આ ખાસ કરીને આ બાઉન્ડ્રી શરતો જે હવે આપણે લીધી છે કે બંને વચ્ચે અહીં કેટલીક કોન્સ્ટંટ વખત તફાવત છે તાપમાન u જે આપણે આ સળિયાના તાપમાનને અહીં નામ આપ્યું છે અને કલ્પના કરો કે આ સળિયો આ પ્રવાહી ફિલ્મ પર આ છેડે રાખવામાં આવેલ છે જેનું તાપમાન આ T છે T પ્રવાહી તાપમાન માટે વપરાય છે તો આ છેડે તાપમાનમાં તફાવત છે પહેલાંના પ્રશ્નમાં આ છેડો ઇન્સ્યુલેશન પર રાખવામાં આવતો હતો પરંતુ હવે તે આ પ્રવાહીમાં રાખવામાં આવે છે જેનું તાપમાન T છે પછી ઊર્જા પ્રવાહ હશે અહીં ફ્લક્ષ હશે તાપમાન ઊર્જા ગરમી પ્રવાહીમાંથી સળિયા તરફ અથવા સળિયામાંથી પ્રવાહી તરફ જશે તાપમાન વધારે હોય એના આધારિત તો આ ખૂબ જ લોકપ્રિય ન્યુટનનો કુલિંગનો નિયમ Newtons Law of Cooling છે કે આ 𝜕u𝜕x આ દરમાં u અને આ T વચ્ચેના તાપમાનના તફાવતને આધારે બદલાશે તો આવી ƒ બાઉન્ડ્રી શરત ઘણીવાર ઉપયોગિતામાં દેખાય છે અને જેને રોબિનની બાઉન્ડ્રી શરતો કહે છે હેન્ડલિંગના દૃષ્ટિકોણથી ડિરીક્લેટ બાઉન્ડ્રી શરતો સૌથી સરળ છે કારણ કે સીધી આશ્રિત ચલો નું મૂલ્ય બાઉન્ડ્રીઝ પર સૂચવવામાં આવે છે આગળ આ ન્યુમેન બાઉન્ડ્રી શરત આવે છે જ્યાં ડેરિવેટિવ માહિતી સ્વતંત્ર ચલ ના ફંક્શન તરીકે સૂચવવામાં આવે છે અને આ ત્રીજી છે સૌથી મુશ્કેલ જ્યાં ફરીથી આ ડેરિવેટિવ આશ્રિત ચલ નું ફંક્શન છે તો આ ત્રણેયમાંથી આ બાઉન્ડ્રી શરત નું નિયંત્રણ કરવું સૌથી મુશ્કેલ છે તો આ ત્રણ પ્રકારની બાઉન્ડ્રી શરતો છે કે જે આપણે ઉષ્ણતાના સમીકરણ સાથે સંકળાયેલી ચર્ચા કરી છે પરંતુ આપણે આ વિચારને કોઈપણ અન્ય સમીકરણ માટે વિસ્તૃત કરી શકીએ છીએ ઉદાહરણ તરીકે તરંગ સમીકરણ અથવા પોઇસન અથવા લાપ્લાસ સમીકરણ તો આ સંદર્ભો આપણે આ લેક્ચર તૈયાર કરવા માટે ઉપયોગમાં લીધા છે અને ફક્ત આ તારણ માટે કે આપણે બીજા ઓર્ડર માં આંશિક વિકલિત સમીકરણો ના વર્ગીકરણની ચર્ચા કરી છે જે આ વિવેચન ના આ મૂલ્ય પર આધારિત હતું જે નકારાત્મક હોય ત્યારે તેને લંબગોળ કહેવામાં આવે છે અને આ લંબગોળ સમીકરણનું ઉદાહરણ હતું લાપ્લાસ સમીકરણ જો આ વિવેચન 0 છે તો આ સમીકરણને પેરાબોલિક કહેવામાં આવે છે અને આ ઉદાહરણ છે આ પેરાબોલિક ડિફરન્સલ સમીકરણ નું ઉષ્ણતાનું સમીકરણ જો આ B2 4AC સકારાત્મક છે તો પછી સમીકરણને હાયપરબોલિક સમીકરણ કહેવામાં આવે છે અને આ ઉદાહરણ હતું આ વર્ગનું કહેવાતુ તરંગ સમીકરણ આપણે વિવિધ બાઉન્ડ્રી શરતો પર ચર્ચા કરી છે પ્રથમ એક ડિરીક્લેટ બાઉન્ડ્રી શરત હતી જ્યાં આશ્રિત ચલ નું મૂલ્ય સીધા સ્વતંત્ર ચલ અથવા કોન્સ્ટંટ ના ફંક્શન તરીકે સૂચવવામાં આવે છે બીજા પ્રકારની ન્યુમેન બાઉન્ડ્રી શરતો માં ડેરિવેટિવ માહિતી બાઉન્ડ્રીઝ પર પૂરી પાડવામાં આવે છે અથવા તે સ્વતંત્ર ચલ નું ફંક્શન હોઈ શકે છે ત્રીજી એક રોબિનની બાઉન્ડ્રી શરતો છે જ્યાં આશ્રિત ચલ નું ડેરિવેટિવ ફરીથી આશ્રિત ચલ ના પદ તરીકે સૂચવવામાં આવે છે તો ઉકેલના દૃષ્ટિકોણથી આને નિયંત્રિત કરવું મુશ્કેલ છે અને ડિરીક્લેટ શરતો Dirichlet's conditions સૌથી સરળ છે ઠીક છે તો આ લેક્ચર માટે આટલું જ આંશિક વિકલિત સમીકરણો નો ખૂબ ટૂંક પરિચય અને હું તમારી એકાગ્રતા બદલ આભાર માનું છું